તેથી આજના મોડ્યુલ અમે ગ્રીનના ફંક્શન્સ જોયા અમે g એક ફંક્શન g લખવાનું ચાલુ રાખ્યું અને અમે કહ્યું કે અમે તેની ચિંતા પછી કરીશું હવે જ્યારે આપણે તેની ચિંતા કરીશું તેથી આ મોડ્યુલની એક પ્રકારની રૂપરેખા છે અમે સૌ પ્રથમ તેના માટે પ્રેરણા આપીશું અને તમને તેના માટે પ્રેરણા આપ્યા પછી અમે કેટલાક સરળ 1D 2D અને 3D ઉદાહરણો દ્વારા ચલાવીશું તેથી તમારામાંના ઘણાને પહેલી વાર એવું થશે કે તમે આ પદાર્થનો સામનો કરી રહ્યા છો જેને ગ્રીનનું ફંક્શન્સ કહેવાય છે તેથી તમને તેની સાથે કેટલીક પરિચિતતા અને કમ્ફર્ટ આપવા માટે હું તમને આ બધા જુદા જુદા ઉદાહરણો આપીશ હવે તેના માટે કેટલીક પ્રેરણા એ છે કે ઇલેક્ટ્રીકલ ઇજનેરો પહેલેથી જ થી ખૂબ જ પરિચિત છે અને તે ઇમ્પલ્સ રિસ્પોન્સ જો હું ટાઇમ ડોમેન માં x અને h ની દ્રષ્ટિએ y વ્યક્ત કરવા માંગુ છું તો ટાઇમ ડોમેન માં રિસ્પોન્સ કેવી રીતે દર્શાવવો વિદ્યાર્થી કોન્વ્યુલેશન જો કોન્વ્યુલેશન બરાબર હોય તો હું તેને ફક્ત ટાઇમ ડોમેન બરાબર છે અને મારો મતલબ છે કે તમે બધાને ખબર પડશે કે ટાઇમ ડોમેન માં કામ કરવું અને કોન્વ્યુલેશન થોડું વધારે અઘરું છે તેથી તેને સંભાળવાની વધુ અનુકૂળ રીત ફ્રિક્વન્સી ડોમેન છે તો ફ્રિક્વન્સી ડોમેનમાં કન્વોલ્યુશન બને છે વિદ્યાર્થી ગુણાકાર ગુણાકાર ખરું તેથી આ બને છે તેથી કોઈપણ સિસ્ટમ ને જોતાં આપણું પહેલું ઉદ્દેશ મને સિસ્ટમ ને લાક્ષણિકતા આપવા દે છે એટલે મને h ની ગણતરી કેવી રીતે કરીશ સિસ્ટમ ના ઇમ્પલ્સ રિસ્પોન્સ ની ગણતરી માટે તમે કયા પ્રકારની પ્રક્રિયાનું પાલન કરશો વિદ્યાર્થી ખરું વિદ્યાર્થી અને વ્યસ્ત લો અને વ્યસ્ત ફોરિયર ટ્રાન્સફોર્મ લો તેથી બીજા શબ્દોમાં કહીએ તો આપણે પ્રથમ કરીશું આપણે જાણીતા ઇનપુટ માટે ગણતરી કરીશું અને બીજું એ છે કે વ્યસ્ત ફોરિયર ટ્રાન્સફોર્મ કરવું તેથી થી h લેશે અથવા જો મારી બધી ગણતરીઓ ફ્રિક્વન્સી ડોમેનમાં કરવામાં આવશે તો હું ઓમેગા ડોમેન માં જ રહી શકું છું હવે આ પ્રાઈમડ વસ્તુ છે જેની હું ગણતરી કરવા માંગુ છું તેથી શું થશે જો હું કોઈ વધારાની ગણતરી કરવા માંગતો નથી તો હું ફક્ત સિસ્ટમોને થોડું ઇનપુટ આપવા માંગુ છું મેં કહ્યું કે મારું આઉટપુટ પોતે ઇમ્પલ્સ રિસ્પોન્સ છે તેથી આ ઇકવેશન ને જોતા તમે શું વિચારી શકો તે સૌથી સરળ છે વિદ્યાર્થી ડેલ્ટા ફંક્શન સરળ વિદ્યાર્થી 1 1 અને તેથી જો એ 1 ની બરાબર હોય તો સિસ્ટમ આઉટપુટમાંથી મને જે મળે છે તે પોતે જ ને બરાબર થવાનું છે હવે આને અનુરૂપ x શું છે વિદ્યાર્થી તે ડેલ્ટા ફંક્શન બરાબર છે તેથી જો હું અહીં આ ફંકશનમાં મુકું તો ડેલ્ટા ફંક્શન નું સ્થાન ઇન્ટિગ્રલ માં સમાયેલું છે અને મને એ 1 ને બરાબર મળશે તેથી પરિણામે મને જે પણ વાય મળ્યું છે તેને હું ઇમ્પલ્સ રિસ્પોન્સ ઠીક કહું છું તેથી આ એક ખૂબ જ પરિચિત છે જે આપેલ સિસ્ટમ ને એકમ ઇમ્પલ્સ છે જે મને આઉટપુટ તરીકે મળે છે તે મારો ઇમ્પલ્સ રિસ્પોન્સ છે સમાન વિચારને અલગ નામથી બોલાવવામાં આવે છે તેને ગ્રીન ફંકશન કહેવામાં આવે છે સિગ્નલોમાં બરાબર એ જ ખ્યાલ જે મેં ટાઇમ અને ફ્રિક્વન્સી માં કામ કર્યું હતું હવે હું સ્પેસ અને સ્પેશિયલ ફ્રિક્વન્સી બોલી શકું છું તેથી તે ઘણા બધા ડાયમેન્શનને અનુરૂપ ઇમ્પલ્સ રિસ્પોન્સ હશે જે એકમાત્ર વિચાર છે હવે જ્યારે અમે સરફેસ ઇન્ટિગ્રલ ફોર્મયુલેશન પર જોયું તો તમે પહેલેથી જ જોયું છે કે તે ફંકશન g જાણવું ખૂબ ઉપયોગી હતું કારણ કે તે અમને અન્ય દરેક વસ્તુને સરળ બનાવવામાં મદદ કરે છે તેથી ચાલો આપણે જે જાણીએ છીએ તેની ટૂંકી સમીક્ષા કરીએ પરંતુ થોડી વધુ ઔપચારિક ભાષામાં તેથી હું એમ કહેવા જઈ રહ્યો છું કે ચાલો કહીએ કે આ L એ કોઈ પ્રકારનું ઓપરેટર છે ઓપરેટરનું આ ઉદાહરણ આપણને કહી શકાય અથવા તે સમસ્યા પર આધાર રાખે છે ગમે તે હોય તેને મને L અને તેનું એક કહેવા દો તેથી તે ઉમેરે છે ચાલો આપણે કહીએ કે કેટલાક ફંક્શન આપણે તેને બોલાવીએ અને મને તેમાંથી f બરાબર મળે છે તેથી હવે તમારા માટે નોટેશનનો પ્રકાર સ્પષ્ટ છે કે ત્યાં કેટલાક ઓપરેટર છે જે કેટલાક ફંકશન પર ફંકશન કરે છે અને આઉટપુટ f છે સામાન્ય રીતે એફ તમને ઓળખાય છે એ એ આપેલ ફરજિયાત ફંકશન છે અને હું શોધવા માંગુ છું તેથી સામાન્ય રીતે આ આપવામાં આવે છે જો તે બીજી રીતે હોત જો મને આપવામાં આવ્યો હોત તો આ f ની ગણતરી કરવી નજીવી છે હું ફક્ત તેના પર ઓપરેટર લાગુ કરું છું અને મને f મળે છે તેથી તે ખૂબ જ રસપ્રદ નથી જે રસપ્રદ છે તે f આપવામાં આવ્યું છે તે શોધો બીજી વસ્તુ જે હું ઇચ્છું છું હા વિદ્યાર્થી L ઓપરેટર અને સમ ઓપરેટર શું છે L એ કોઈ પણ ઓપરેટર જનરલ છે જે આપણે તેની વિશિષ્ટતાઓમાં નથી આવતા તે કોઈપણ ઓપરેટર હોઈ શકે છે જેમ કે અહીં ડિફરનશીયલ ઓપરેટરની જેમ કેટલાક અચળ અથવા ગમે તે અથવા તે કંઈક હશે જે આને શક્ય તેટલું સામાન્ય રાખશે તેથી ઉદાહરણ તરીકે જોતા આ તમે નોંધ લઈ શકો છો કે આ ઓપરેટર જે રીતે મેં લખ્યું છે તે ફક્ત અનપ્રાઇમ કો ઓર્ડિનેટસ પર ફંકશન કરે છે હકીકતમાં આ આખાઇકવેશન માં ફક્ત અનપ્રાઇમ છે બરાબર તેથી હું તેને ગ્રીન ફંક્શનના કિસ્સામાં સેટ કરી રહ્યો છું જ્યાં વધુ એક યામ પ્રાઈમડ કો ઓર્ડીનેટ માં આવે છે પરંતુ અમે હમણાં જ નોંધ કરીશું કે L ફક્ત અનપ્રાઇમ પર ફંકશન કરે છે તો હવે હું ઇમ્પલ્સ રિસ્પોન્સ ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકું L ની ભાષાની દ્રષ્ટિએ આપણે ગ્રીન નું ફંકશન અગાઉ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું યાદ રાખો કે અમારી પાસે છેલ્લી વખત આ જેવું ઇકવેશન હતું અને અમે g માટે વ્યાખ્યા લખી હતી તો હવે તમે તે કેવી રીતે લખો છો તેથી કેટલાક ઓપરેટર L પર ફંકશન કરે છે વિદ્યાર્થી g g g યાદ રાખો કે મેં બે વેરિયેબલના ફંકશન તરીકે વ્યાખ્યાયિત કરી છે મારે આને શું સરખાવવું જોઈએ વિદ્યાર્થી ડેલ્ટા ડેલ્ટા ખરું આ ગ્રીન ના ફંકશનની વ્યાખ્યા છે આ સિસ્ટમ નો રિસ્પોન્સ છે જ્યારે આપેલ ઇનપુટ ડેલ્ટા ફંક્શન યોગ્ય છે કારણ કે આપણે ચર્ચા કરી કે આ સિસ્ટમ ની ખૂબ વ્યાખ્યા છે તેથી બીજા શબ્દોમાં સિસ્ટમ ઇનપુટ જ્યારે ઇનપુટ ડેલ્ટા ફંક્શન હોય ત્યારે તેને ઇમ્પલ્સ રિસ્પોન્સ કહેવામાં આવે છે અને આ ભાષામાં જેનો આપણે હવે ઉપયોગ કરીએ છીએ તેને ગ્રીનનું ફંક્શન કહેવાય છે અત્યાર સુધી અમે કંઇ નવીન કર્યું નથી અમે માત્ર વ્યાખ્યાઓનો ઉપયોગ કર્યો છે આપણે કેમ માનીએ છીએ કે તે LTI છે વિદ્યાર્થી અમે માની રહ્યા છીએ કે ડેલ્ટા છે અમે ધારી રહ્યા છીએ કે તે LTI સિસ્ટમ છે તેથી ઇમ્પલ્સ રિસ્પોન્સ ડેલ્ટા ઇનપુટનો રિસ્પોન્સ હશે L એ L નો વિચાર કરવા જેવું છે ઉદાહરણ તરીકે આની જેમ વિદ્યાર્થી અહીંથી ડિફરનશીયલ ઇકવેશન સિસ્ટમ વિદ્યાર્થી કેટલીક સિસ્ટમ તેથી સિસ્ટમ ને ડિફરનશીયલ ઇકવેશન દ્વારા પણ વર્ગીકૃત કરી શકાય છે તેથી ફક્ત તેના વિશે વિચારો કે હા ડાઇરેક્ટ ડેલ્ટા એક ઇનપુટ છે અને g એ સિસ્ટમ નો રિસ્પોન્સ બરાબર છે તે તે ફંકશન છે જે આઇકવેશન ને સંતોષે છે એકમાત્ર ફંકશન જે આઇકવેશન ને સંતોષશે તે ઇમ્પલ્સ રિસ્પોન્સ છે અને તેથી ઇમ્પલ્સ રિસ્પોન્સ માં નામ બરાબર છે તેથી જો હું આ સિસ્ટમ ને જોઉં તો આ ઇનપુટ છે અને આ રિસ્પોન્સ છે હું જાણું છું કે તેની નોંધ થોડી અલગ લાગે છે પરંતુ તે વિદ્યાર્થી વિરુધ્ધ હા મારો મતલબ તેનો વિપરીત અર્થ છે જ્યારે હું આ સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું ત્યારે હું ખરેખર ઔપચારિક રીતે જે કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ મારો ઉદ્દેશ્ય છે પણ હું તેને હમણાં માટે આ નોંધમાં લખી રહ્યો છું તેથી સિગ્નલો અને સિસ્ટમ ઓની તમારી બધાજ સિગનલોનો સમૂહ અહીં આગળ લઈ જાય છે અને આ ઇકવેશન તમે પહેલા પણ એક વખત હતા જ્યારે અમે વેવ ઇકવેશન માટે લખ્યું હતું યાદ રાખો કે અમારી પાસે હતું તેથી મેં અહીં બાદબાકીની નિશાની મૂકી નથી અગાઉ અમારી પાસે બાદબાકીની નિશાની હતી તેથી આ ગ્રીન ફંકશન સાથે સંમેલનની બીજી બાબત છે કેટલાક લોકો બાદબાકી સાથે વ્યાખ્યાયિત કરશે કેટલાક લોકો વત્તા સાથે વ્યાખ્યાયિત કરે છે તે ઠીક નથી હવે આ ઇમ્પલ્સ રિસ્પોન્સ છે તેથી જો હું જો તમને પાછલી સ્લાઇડની જેમ ઇમ્પલ્સ રિસ્પોન્સ આપવામાં આવે તો તમને ઇનપુટ સાથે જોડાયેલા h આપેલ સિસ્ટમ કન્વોલ્યુશનનો રિસ્પોન્સ કેવી રીતે મળે છે તે બરાબર છે તો હવે જો મને g આપવામાં આવે છે તો જો મને હવે આપવામાં આવે તો મને g કે જે આપવામાં આવે છે તે મારો પ્રશ્ન શું છે બીજા શબ્દોમાં હું આઇકવેશન ને ઔપચારિક રીતે ઉકેલવા માંગુ છું હું તેને કેવી રીતે કરી શકું તેથી જો હું કહું કે જો હું આઇકવેશન ને 1 કહું અને આઇકવેશન ને 2 કહું અનેઇકવેશન 2 નો ઉપયોગ ઇકવેશન 1 ને ઉકેલવા કરી શકાય તેથી જો તમને સરફેસ ઇન્ટીગ્રલ ને ઉકેલવા માટેની પધ્ધતિ યાદ હોય તો આપણે અહી શું કરી શકાય હકીકતમાં આ જવાબ સરળ છે વિદ્યાર્થી d બીજાનો તો હું બીજાઇકવેશન ને શેથી ગુણાકાર કરું જો હું બીજાઇકવેશન ને f થી ગુણાકાર કરું તો શા માટે વિદ્યાર્થી કારણ કે પછી જો તમે ઇન્ટીગ્રેટ કરો તો તમે કરી શકો છો બરાબર તેની પાસે યોગ્ય વિચાર છે તેથી જો હું f દ્વારા 2 ને ગુણાકાર કરું તો મારે તેને કઈ રીતે ગુણાકાર કરવો જોઈએ ચાલો આપણે f ની જેમઇકવેશન 2 માં લખવા દેવું જોઈએ શું આ f ને ગુણાકાર કરું અને હવે બંને બાજુએ આ ડેલ્ટા ફંકશનને ઇન્ટીગ્રેટ કરું તો જમણી બાજુ શું બનશે વિદ્યાર્થી f જો તે બરાબર f બની જશે તો મનેઇકવેશન 1 નું RHS લગભગ મળી જશે પરંતુ ડાબી બાજુ L ને કોઈ વસ્તુ પર લાગુ પડતું લાગતું નથી L એ કોઈ વસ્તુ પર ફંકશન કરીને તેની ગુણાકાર કરે છે તેથી મને જે જોઈએ છે તે બરાબર મળતું નથી તો શું હું એક નાનો ફેરફાર કરી શકું વિદ્યાર્થી f તેના બદલે f કરું હવે L ઓપરેટર તે માત્ર અનપ્રાઇમ પર ફંકશન કરે છે તેથી જ્યાં સુધી L છે ત્યાં સુધી તે સતત છે તેથી ઉદાહરણ તરીકે L શું તમે જાણો છો જો હું r ને ગુણાકાર કરું r ને r સાથે કોઈ સંબંધ નથી તેથી r આ સ્થિતિમાં આ L ઓપરેટર તરફ બધી રીતે ખસેડી શકે છે આ બનશે અને હવે પહેલેથી જ સૂચવ્યા મુજબ હું ઇન્ટીગ્રેશન કરું છું તેથી જો હું એક પ્રદેશ પર ઇન્ટીગ્રેટ કરું છું તો અહીં શું મહત્વનું છે મારે કયા મુદ્દાનો સમાવેશ કરવો જોઈએ વિદ્યાર્થી r ' rr' અન્યથા હું જમણી બાજુએ 0 ને એકીકૃત કરું છું તેથી આ બનશે અને હું ઇન્ટીગ્રેશન કરી રહ્યો છું કે કયા કો ઓર્ડિનેટસ પ્રાઈમડ અથવા અનપ્રાઇમ છે વિદ્યાર્થી પ્રાઈમડ પ્રાઈમડ કો ઓર્ડિનેટસ વિદ્યાર્થી હા બરાબર કારણ કે વિદ્યાર્થી કારણ કે ત્યાં હોઈ શકે છે પછી બીજું કારણ એ છે કે પછી હું તે ઇન્ટિગ્રલ પાસ્ટ L ખસેડી શકું છું કારણ કે L ફક્ત અનપ્રાઇમ પર ફંકશન કરે છે તેથી હવે પ્રાઇમ કોઓર્ડિનેટ્સ પર ઇન્ટીગ્રેટ કરો તેથી તે ડાબી બાજુ બને છે અને જમણો હાથ જમણો બને છે હવે જો હું આ ઇકવેશન જોઉં તો ચાલો આપણે આને 3 કહીએ તેથી સરખામણી 3 અને 1 જુઓ કે આ બે ઇકવેશન ની જમણી બાજુ શું છે શું એ જ f શું છે ડાબી બાજુ L કંઈક પર ફંકશન કરે છે L કંઈક યોગ્ય રીતે ફંકશન કરે છે તેથી જો હું આ લોકોની સરખામણી કરું તો હું શું કહી શકું તેથી તમે નોંધ્યું છે કે મેં ઇમ્પલ્સ રીસ્પોનસ્ જોતાં હું તમને આઉટપુટ આપું છું તેથી તમામ સખત મહેનત g શોધવામાં જાય છે g ને શોધવા માટે ઘણી મહેનત કરવામાં આવશે જેઇકવેશન ને સોલ્વ કરી રહી છે 2 એકવાર હું ઇકવેશન 2 સોલ્વ કરું તો મને ગમે તેટલા વિવિધ ઇનપુટ્સ આપો મારે આ ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવું છે તેથી તેથી જ આ ગ્રીન ફંકશન LTI સિસ્ટમોમાં ઇમ્પલ્સ રિસ્પોન્સ જેટલું જ મહત્વ ધરાવે છે તે સિસ્ટમને સંપૂર્ણ રીતે લાક્ષણિકતા આપે છે મેં આ ખૂબ જ સામાન્ય વ્યુત્પત્તિમાં જે ઉલ્લેખ કર્યો નથી તે એ છે કે આ ગ્રીન ફંક્શનમાં સમસ્યાની બાઉન્ડરી કન્ડીશનનું પણ પાલન કરવું જોઈએ જે આમાં શામેલ છે જ્યારે આપણે સ્પષ્ટ ઉદાહરણો લઈએ ત્યારે તે સ્પષ્ટ થઈ જશે કે આ બાઉન્ડરી કન્ડીશન કેવી રીતે સંતોષવામાં આવી રહી છે